તો આપણે આ કોર્સના છેલ્લા થીયરી લેકચરમાં છીએ હું આજે કે મીન્સ ક્લસ્ટરિંગ વિશે વાત કરવા જઇ રહ્યો છું આ લેકચર પછી આ કોર્સના ટી દ્વારા કેસ સ્ટડી પર આ તકનીકને સમજાવવામાં આવશે તો કે મીન્સ ક્લસ્ટરિંગ એટલે શું તો કે મીન્સ ક્લસ્ટરીંગ એ એક તકનીક છે જેનો ઉપયોગ તમે ક્લસ્ટર અથવા અમુક અવલોકનોના વિભાજન માટે કરી શકો છો ચાલો આપણે N અવલોકનોને K ક્લસ્ટરોમાં જોઇએ ક્લસ્ટરોની સંખ્યા કે જે K છે જે તમે પસંદ કરો છો અથવા તમે ઘણા કેસ માટે અલ્ગોરિધમ ચલાવી શકો છો અને ક્લસ્ટરોની મહત્તમ સંખ્યા શું છે તે શોધી શકો છો કે જેમાં આ ડેટા વિભાજીત થવો જોઈએ હવે થોડું સીમેન્ટીક્સ જોઈએ હું અહીં વર્ગીકરણના શીર્ષક હેઠળ ક્લસ્ટરિંગ શીખવી રહ્યો છું સામાન્ય રીતે લાક્ષણિક વર્ગીકરણ એલ્ગોરિધમ કે જે આપણે જોઈએ છીએ તે સામાન્ય રીતે સુપરવાઇસ્ડ એલ્ગોરિધમ છે આ અર્થમાં ડેટાને વિવિધ ક્લાસમાં વહેંચવામાં આવે છે અને આ લેબલો સામાન્ય રીતે આપવામાં આવે છે તેથી આ ડેટા પોઇન્ટ્સના લેબલ છે અને વર્ગીકરણ એલ્ગોરિધમનું કાર્ય ખરેખર આ વિવિધ ક્લાસ વચ્ચે નિર્ણયની સીમાઓ શોધવાનું છે તેથી તે સુપરવાઇસ્ડ એલ્ગોરિધમ છે તેથી તેનું ઉદાહરણ k નીઅરેસ્ટ નેબર હશે જે આપણે પહેલાં જોયું હતું જ્યાં આપણે ડેટા લેબલ કર્યા છે અને જ્યારે તમને કોઈ ટેસ્ટ ડેટા મળે છે ત્યારે તમે તેને યોગ્ય ક્લાસમાં જોડો છો તેમ છતાં ઘણા ક્લસ્ટરીંગ એલ્ગોરિધમ એ અનસુપરવાઇસ્ડ એલ્ગોરિધમના અર્થમાં છે કે તમારી પાસે N અવલોકનો છે જેમકે આપણે અહીં ઉલ્લેખ કર્યો છે પરંતુ તેઓ ખરેખર વિવિધ ક્લાસમાં લેબલ કરેલ નથી તેથી તમે ક્લાસ્ટિંગ ને વર્ગીકરણથી થોડું અલગ વિચારી શકો છો જ્યાં તમે ખરેખર શોધી રહ્યાં છો કે ત્યાં ડેટા પોઇન્ટ છે કે જેમાં કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ અથવા લક્ષણો વિભાજિત કરવામાં આવે છે જો કે જ્યાં સુધી આ અભ્યાસક્રમની વાત છે આપણે હજી પણ આને ગ્રુપમાં ડેટાનું વર્ગીકરણ અથવા વર્ગીકરણના કોઈ પ્રકાર તરીકે વિચારીશું ફક્ત એટલું જ કે આપણે જાણતા નથી કે ત્યાં પહલેથી કેટલા ગ્રુપ છે જો કે કોઈ જુએ તો ક્લસ્ટરીંગ તકનીક ઉપયોગી થઈ શકે છે તે માટે બીજા સ્ટેપ તરીકે એકવાર તમે આ ડેટાને જુદા જુદા ગ્રુપમાં વિભાજીત કરો છો ત્યારે તમારે તે જોવું ગમશે કે અમુક લાક્ષણિકતાઓ છે જે આ દરેક ગ્રુપમાંથી તે પ્રકારની દૂર કરીને આ અલગ અલગ ગ્રુપ ને કોઈ ને કોઈ રીતે સમજી અને લેબલ કરી શકાય તેથી તે અર્થમાં આપણે હજી પણ આને કેટલાક પ્રકારનાં વર્ગીકરણ તરીકે વિચારીશું જેને હું કોઈપણ દેખરેખ વિના વિવિધ ગ્રુપમાં વર્ગીકરણ તરીકે પણ કહી શકું છું તેથી તે કહેવાય છે કે કે મીન્સ તે એક સરળ અનસુપરવાઇસ્ડ એલ્ગોરિધમ છે જ્યાં જો તમે ડેટામાં અસ્તિત્વમાં રહેલા ક્લસ્ટરોની સંખ્યા અથવા કેટેગરીઓની સંખ્યા આપો તો આ એલ્ગોરિધમ આ N અવલોકનોને આ કેટેગરીમાં વિભાજીત કરશે હવે આ અલ્ગોરિધમ બધા અંતર મેટ્રિક્સ માટે ખૂબ જ સારી રીતે કાર્ય કરે છે તમારે ફરીથી અંતર મેટ્રિક distance matrix ની જરૂર છે કારણ કે આપણે જોઈશું કે નમૂનાઓ માટે આપણે સ્પષ્ટ રીતે કોઈ સ્પષ્ટ સ્થાન ક્યાં આપી શકીશું તેથી જ્યારે અમે ડેટા સાયન્સના ઓપ્ટિમાઇઝેશન વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે મેં તમને કહ્યું હતું કે તમે મશીન લર્નિંગમાં આવતા તમામ પ્રકારના અલ્ગોરિધમને જાણો છો ત્યાં આ અલ્ગોરિધમ માટે અમુક ઓપ્ટિમાઇઝેશન આધાર હશે તો ચાલો કે મીન્સ ક્લસ્ટરીંગ ઓપ્ટિમાઇઝ થાય છે અથવા કે મીન્સ ક્લસ્ટરીંગઅલ્ગોરિધમ ને ચલાવતો ઉદ્દેશ શું છે તેનું વર્ણન કરીને પ્રારંભ કરીએ તેથી જેમ આપણે પહેલાની સ્લાઈડમાં વર્ણવ્યા પ્રમાણે ત્યાં N અવલોકનો x1 થી xN છે અને આપણે અલ્ગોરિધમને આને ક્લસ્ટરોમાં વિભાજીત કરવા કહી રહ્યા છીએ તેથી જ્યારે આપણે કહીએ છીએ કે તેનો અર્થ ક્લસ્ટરોમાં વિભાજીત થાય છે ત્યારે તેનો અર્થ શું છે તો આપણે K સેટ s1 થી Sk ને ઉત્પન્ન કરીશું અને આપણે કહીશું કે આ ડેટા આ સેટનો છે અને આ ડેટા બીજા સેટમાં છે અને વગેરે તેથી એક ખૂબ સરળ ઉદાહરણ આપવા માટે ચાલો કહીએ કે તમારી પાસે આ અવલોકનો x1 x2 બધી રીતે xN સુધી છે અને ફક્ત દલીલ માટે ચાલો આપણે લઈએ કે આપણે આ ડેટાને બે ક્લસ્ટરોમાં બરાબર વિભાજીત કરીએ તેથી એક ક્લસ્ટર માટે એક સેટ હશે ક્લસ્ટર 1 માટે અને બીજા ક્લસ્ટર 2 માટે બીજો સેટ હશે હવે કે મીન્સ એટલે કે ક્લસ્ટરીંગ એલ્ગોરિધમનું કાર્ય આ ડેટા પોઈન્ટ્સને આ બે બિનમાં મૂકવાનું છે તેથી ચાલો આપણે કહી શકીએ કે આ અહીં જઈ શકે છે અહીં જઈ શકે છે x3 અહીં જઈ શકે છે xN અહીં જઈ શકે છે કદાચ x4 અહીં જઈ શકે છે અને વગેરે તેથી તમે જે કરી રહ્યાં છો તે છે કે તમે આ બધા ડેટા પોઇન્ટ્સ લઈ રહ્યા છો અને તેમને બે બિનમાં મૂકી રહ્યા છો અને જ્યારે તમે તે કરો છો ત્યારે તમે ખરેખર ક્લસ્ટરિંગ એલ્ગોરિધમ માં શોધી રહ્યા છો તે ખાતરી કરવા માટે કે આ બિનમાં રહેલા બધા ડેટા પોઇન્ટ્સ કેટલીક લાક્ષણિકતાઓ તેના જેવી છે તે અર્થમાં કે જો હું અહીં બે ડેટા પોઇન્ટ અને બે ડેટા પોઇન્ટ લઈશ આ બંને ડેટા પોઇન્ટ વધુ એક જેવા હશે અને આ બંને ડેટા પોઇન્ટ એક જેવા હશે પરંતુ જો હું અહીં અને અહીં કોઈ ડેટા પોઇન્ટ લઈશ તો તે કેટલાક અર્થમાં એક બીજાથી વિપરીત હશે તેથી જો તમે આ રીતે ડેટાને ક્લસ્ટર કરો છો તો તે કંઈક છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જ્યાં આપણે કહી શકીએ છીએ કે આ તમામ ડેટા પોઇન્ટ્સ કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓને ધરાવે કરે છે અને પછી આપણે તે લાક્ષણિકતાઓ શું છે તેના આધારે કેટલાક નિર્ણયો લઈશું તેથી આપણે ખરેખર શું કરવા માંગીએ છીએ તે નીચે મુજબ છે અમે આ શક્ય તેટલું સંશિપ્ત રાખવા માંગીએ છીએ તેથી જેમ કે ડેટા પોઇન્ટ્સ એક સાથે ગ્રુપ થયેલ છે જે ક્લસ્ટરમાં સમ ઓફ સ્ક્વેર અંતરોઘટાડવા રૂપાંતર થશે તેથી હું આ એક સંશિપ્ત ગ્રુપ બનાવવા માંગું છું તેથી આ કરવાની ગાણિતિક રીત નીચેની હશે તેથી જો મારી પાસે K સેટ છે જેમાં હું આ બધું મૂકી રહ્યો છું તમે સેટ માંથી સેટ લો અને પછી ખાતરી કરો કે જો તમે આ બધા ડેટા માટે કોઈ સરેરાશની ગણતરી કરો છો તો ડેટા અને સરેરાશ વર્ગમાં સરેરાશ વચ્ચેનો તફાવત સામાન્ય અર્થમાં દરેક ક્લસ્ટર માટે શક્ય તેટલું ન્યૂનતમ છે અને જો તમારી પાસે K ક્લસ્ટર્સ હોય તો તમે બધાનો એક સાથે સરવાળો કરો અને પછી કહી શકાય કે હું આ સંપૂર્ણ ફંકશન માટે ઓછામાં ઓછું ઇચ્છું છું તો આ કે મીન્સ ક્લસ્ટરીંગનો મૂળ વિચાર છે તો ત્યાં છે ત્યાં બમણો સરવાળો છે પ્રથમ સરવાળો તે બધા ડેટા માટે છે જે સેટ સાથે સંબંધિત છે તેમ ઓળખવામાં આવ્યા છે હું તે સેટના સરેરાશની ગણતરી કરીશ અને હું આનો ઉપાય એ રીતે શોધી શકું છું કે આ ક્લસ્ટર અંતર x સેટમાં અંદર છે મારો મતલબ માત્ર એક ક્લસ્ટર માટે જ નહીં પરંતુ બધા ક્લસ્ટરો માટે પણ ઘટાડવાનો છે તેથી આ તમે આ ઓબ્જેક્ટિવને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો તેથી આ ઓબ્જેક્ટિવ ફંક્શન છે જે ઓપ્ટિમાઇઝ કરવામાં આવી રહ્યું છે અને જેમ કે આપણે પહેલાં ઉલ્લેખ કર્યો છે તે આ μi એ સેટ si માંના બધા પોઇન્ટ્સનો મીન છે હવે ચાલો જોઈએ કે કે મીન્સ જેવો અલ્ગોરિધમ કેવી રીતે કાર્ય કરે છે તે એક ખૂબ જ સરળ વિચાર છે તેથી ચાલો આપણે આને ખૂબ સરળ ઉદાહરણ સાથે સમજાવીએ ચાલો આપણે કહીએ કે ત્યાં બે પરિમાણો છે જે આપણી પાસે x અને y છે અને ત્યાં આઠ અવલોકનો છે તેથી આ એક ડેટા પોઇન્ટ છે આ એક અન્ય ડેટા પોઇન્ટ છે તેથી ત્યાં 8 ડેટા પોઇન્ટ્સ છે અને જો તમે આને પ્લોટ કરો છો તો તમે આ જોશો જ્યારે આપણે ક્લસ્ટર વિશે વાત કરીશું તેથી કલ્પનાત્મક રૂપે તમે વિચારશો કે આ ડેટાને બે ક્લસ્ટરોમાં ખૂબ સ્પષ્ટ રીતે વિભાજિત કરવામાં આવશે હવે ફરીથી મેં ડેટા સાયન્સ વિશેના અગાઉના લેક્ચર્સમાં કહ્યું તેમ આને બે પરિમાણોમાં જોવાનું ખૂબ જ સરળ છે પરંતુ જે મિનિટે આપણે પરિમાણોની સંખ્યામાં વધારો કરીએ છીએ અને તે મિનિટે આપણે ડેટાની ગોઠવણીની જટિલતાને વધારીએ છીએ જે તમે આ લેકચરના અંતમાં જોશો તમે જોશો કે શોધવું અને ક્લસ્ટરોની સંખ્યા ખરેખર એટલી સ્પષ્ટ નથી કોઈ પણ સંજોગોમાં આપણે કહીએ કે આપણે આ ડેટાને જુદા જુદા ક્લસ્ટરોમાં ઓળખવા અથવા વિભાજિત કરવા માંગીએ છીએ અને ચાલો આપણે સચિત્ર સમજૂતી માટે આ ઉદાહરણ સાથે ધારીએ કે આપણે આ ડેટાને બે ક્લસ્ટરોમાં વિભાજિત કરવામાં રસ ધરાવીએ છીએ તેથી અમે આ ડેટાને બે ક્લસ્ટરોમાં વિભાજિત કરવામાં રસ ધરાવીએ છીએ તેથી શરૂઆતમાં આપણી પાસે કોઈ માહિતી નથી તેથી આપણે જાણતા નથી કે આ બધા એક ક્લસ્ટરના છે આ બધા ડેટા પોઇન્ટ્સ બીજા ક્લસ્ટરના છે આપણે ફક્ત કહી રહ્યા છીએ કે તે બે ક્લસ્ટર બનશે જે તે છે તેથી આપણે કેવી રીતે બે ક્લસ્ટરો શોધી શકીએ કારણ કે આપણી પાસે આ માટે કોઈ માહિતી લેબલ્સ નથી અને આ એક અનસુપરવાઈસ્ડ એલ્ગોરિધમ છે જે આપણે કરીએ છીએ તે છેવટે આપણે જાણીએ છીએ કે ત્યાં બે ક્લસ્ટર હશે તેથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે છે કે આપણે કેટલાક રેન્ડમ જગ્યા પર બે ક્લસ્ટર સેન્ટર શરૂ કરવા જઈશું તેથી તે પ્રથમ વસ્તુ છે જે આપણે કરવા જઈ રહ્યા છીએ તેથી તમે અહીં અને અહીં બે ક્લસ્ટર શરૂ કરી શકો છો અથવા આ બે ક્લસ્ટરો શરૂ કરવા માટે તમે ડેટામાં જ કેટલાક પોઇન્ટ પસંદ કરી શકો છો તેથી ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે આપણે ક્લસ્ટર સેન્ટર તરીકે બે પોઇન્ટ્સ રેન્ડમ રીતે પસંદ કરીએ છીએ તેથી ચાલો આપણે એક પોઈન્ટ 1 1 કહીએ કે આપણે પસંદ કરેલ છે તેથી જે અહીં આ પોઈન્ટ હશે ચાલો ધારી લઈએ કે આ ગ્રુપ 1 છે અને ચાલો ધારી લઈએ કે ગ્રુપ 2 માટે આપણે અહીં પોઈન્ટ 3 3 પસંદ કરીએ છીએ આપણે જે રીતે આ પસંદ કર્યું છે જો તમે પાછલી સ્લાઇડ્સ પર પાછા જાઓ અને આ જુઓ તો બે ક્લસ્ટર સેન્ટર ડેટામાંથી જ લેવામાં આવ્યા છે તેથી એક ગ્રુપ નું અવલોકન 1 હતું અને અન્ય ગ્રુપ સેન્ટરનું અવલોકન 8 હતું હવે તમે આ કરી શકો છો અથવા જેમ કે મેં ઉલ્લેખ કર્યો તે પહેલાં તમે કોઈ પોઈન્ટ પસંદ કરી શકો જે ડેટામાં પણ નથી અને આપણે આ ક્લસ્ટર સેન્ટર્સને પસંદ કરવાની અસર પછીના આ લેકચરમાં જોશું હવે આપણી પાસે બે ક્લસ્ટર સેન્ટર્સ છે પછી આ અલ્ગોરિધમ શું કરે છે તે નીચે મુજબ છે તે આપણા ડેટાબેઝના દરેક ડેટા પોઇન્ટ માટે શોધે છે આ અલ્ગોરિધમ આ ક્લસ્ટર સેન્ટરમાંથી દરેકમાંથી તે ડેટા પોઇન્ટનું અંતર શોધી કાઢે છે તેથી આ ટેબલમાં આપણી પાસે અંતર એક છે જે બિંદુ 1 1 થી અંતર છે અને આપણી પાસે અંતર બે છે જે બિંદુ 3 3 થી અંતર છે હવે જો તમે નોંધ્યું છે કે ડેટામાંથી પ્રથમ બિંદુ જ 11 છે 1 1 થી 1 1 નું અંતર 0 છે તેથી તમે જોશો કે અંતર એક 0 છે અને અંતર બે એ 3 3 થી બિંદુ 1 1 નું અંતર છે એ જ રીતે આપણે ગ્રુપ 2 ના પ્રતિનિધિ તરીકે 3 3 પસંદ કર્યા છે જો તમે પોઇન્ટ આઠ પર ધ્યાન આપો કે જે 3 3 થી 3 3 નું અંતર 0 છે અને આ 1 1 થી 3 3 નું અંતર છે જે આને સમાન હશે અન્ય દરેક પોઈન્ટ માટે જો કે તે 1 1 અથવા 3 3 નથી ત્યાં અંતર હશે જે તમે ગણતરી કરી શકો છો તેથી ઉદાહરણ તરીકે આ 11 પોઈન્ટથી બીજા પોઈન્ટનું અંતર છે અને આ 33 પોઈન્ટથી બીજા પોઈન્ટનું અંતર છે અને જો તમે પાછલી સ્લાઇડ પર પાછા જાઓ તો બીજો પોઈન્ટ છે ખરેખર બીજો પોઈન્ટ 1 5 1 5 વગેરે છે તેથી તમે અહીંથી પસાર થશો તો આ દરેક પોઇંટ્સ 1 1 3 3 થી અલગ છે તમે આ અંતર ઉત્પન્ન કરશો તેથી દરેક પોઈન્ટ માટે તમે બે અંતર ઉત્પન્ન કરશો એક 1 1 થી અન્ય એક 3 3 થી હવે કારણ કે આપણે બધા પોઇન્ટ જોઈએ છે જે 11 ગ્રુપ જેવા હોય અને તે બધા પોઇન્ટ્સ જે બીજા ગ્રુપમાં 3 3 જેવા હોય તેથી આપણે સમાનતા માટે મેટ્રિક તરીકે અંતરનો ઉપયોગ કરીએ છીએ તેથી જો કોઈ બિંદુ 1 1 ની નજીક હોય તો તે વધુ 1 1 પછી 3 3 જેવું હોય છે અને તે જ રીતે જો કોઈ બિંદુ 3 3 ની નજીક હોય તો તે 1 1કરતા 3 3 જેવું છે તેથી આપણે અહીં ખૂબ જ સરળ લૉજિકનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી તમે આ બે અંતરની તુલના કરો અને જે કોઈ પણ અંતર નાનું છે તે પોઈન્ટ ને તમે તે ગ્રુપને નિર્દેશ કરો છો તેથી અહીં અંતર 1 છે જે અંતર 2 કરતા ઓછું છે તેથી આ અવલોકન ગ્રુપ 1 ને આપવામાં આવ્યું છે જે મૂળભૂત રીતે 1 1 પોઈન્ટ છે બીજા અવલોકન જો તમે તેને જુઓ તો અંતર 1 અંતર 2 કરતા ઓછું છે તેથી બીજું અવલોકન પણ ગ્રુપ 1 ને આપેલ છે અને તમે આ પ્રક્રિયા દ્વારા જોશો કે ત્રીજું અને ચોથું ગ્રુપ 1 ને આપવામાં આવશે અને 5 6 7 8 ને ગ્રુપ 2 માં આપવામાં આવશે કારણ કે આ અંતર આ અંતર કરતા ઓછા છે તેથી કોઈ રેન્ડમ પ્રારંભિક પોઈન્ટથી શરૂ કરતાં આપણે આ ડેટા પોઇન્ટ્સને બે જુદા જુદા ગ્રુપમાં વિભાજિત કરી શક્યાં છીએ એક ગ્રુપ જે આ બધા ડેટા દ્વારા વર્ગીકૃત થયેલ છે તે અન્ય ગ્રુપને દર્શાવે છે જે આ ડેટા પોઇન્ટ્સ દ્વારા વર્ગીકૃત થયેલ છે હવે ઝડપી નોંધ લઈએ શું આ બે પરિમાણોમાં છે કે N પરિમાણોમાં છે તે ખરેખર કોઈ બાબત નથી કારણ કે અંતરનું સૂત્ર ફક્ત અનુવાદ કરે છે અને તમે N પરિમાણોના બે ક્લાસ માટે સરળતાથી કરી શક્યા હોત તેથી N પરિમાણોમાં ડેટાને કલ્પના કરતી વખતે આ ગણતરી અઘરી લાગશે આ ગણતરી તે બે કે N પરિમાણો હોય તે ખરેખર એક સરખી છે હવે તમે શું કરો છો તમે જાણો છો કે આ ગ્રુપની જગ્યાઓ આ ગ્રુપના સેન્ટર્સ છે જે હવે રેન્ડમ રીતે પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ હવે આપણી પાસે સેન્ટર્સને અપડેટ કરવા માટે વધુ માહિતી છે કારણ કે મને ખબર છે કે આ બધા ડેટા પોઇન્ટ ગ્રુપ 1 અને આ બધા ડેટા પોઇન્ટ ગ્રુપ 2 સાથે સંબંધિત છે તેથી આ ગ્રુપ માટે વધુ સારી રજૂઆત કરીએ તો શરૂઆતમાં આ ગ્રુપ માટેનું પ્રતિનિધિત્વ 1 હતું આ ગ્રુપ માટે વધુ સારી રજૂઆત આ 4 નમૂનાઓનો મધ્યમ હશે અને ગ્રુપ 2 માટે પ્રારંભિક રજૂઆત 3 3 હતું પરંતુ ગ્રુપ 2 માટે વધુ સારી રજૂઆત એ આ બધા પોઇંટ્સનો મધ્યમ હશે તેથી તે સ્ટેપ 3 છે તેથી આપણે નવા સરેરાશની ગણતરી કરીશું અને જો કે ગ્રુપ 1 પાસે પોઇન્ટ 1 2 3 4 છે તેથી આપણે તે પોઈન્ટનો સરેરાશ કરીએ છીએ અને x 1 075 છે અને y 1 05 છે એ જ રીતે ગ્રુપ 2 માટે અમે લેબલ્સનો સરેરાશ કરીશું જે ડેટા પોઇન્ટ 5 6 7 8 છે અને તમે અહીં સરેરાશ જોશો તેથી નોંધ લો કે કેવી રીતે 1 1 અને 3 3 થી સરેરાશ બદલવામાં આવ્યો છે આ કિસ્સામાં જો કે અમે ખૂબ સરળ ઉદાહરણ પસંદ કર્યું છે બદલાવ માત્ર થોડો છે તેથી આ પોઇંટ્સ થોડા ખસે છે હવે તમે સમાન ગણતરી ફરીથી કરો કારણ કે મારી પાસે હજી પણ સમાન આઠ અવલોકનો છે પરંતુ હવે ગ્રુપ 1 ની રજૂઆત 1 1 દ્વારા નહીં પરંતુ 1 075 અને 1 05 દ્વારા કરવામાં આવે છે અને ગ્રુપ 2 ની રજૂઆત 3 95 અને 3 145 છે અને 33 થી નહીં તેથી દરેક માટે આ પોઇંટ્સ તમે ફરીથી એક અંતર 1 અને અંતર 2 ની ગણતરી કરી શકો છો અને નોંધ લો કે આ અંતર 0 હતું કારણ કે પ્રતિનિધિ પોઈન્ટ 1 1 હતો હવે પ્રતિનિધિ પોઈન્ટ 1 075 અને 1 05 થઈ ગયું છે આ અંતર હવે 0 નથી પરંતુ તે હજી પણ એક નાની સંખ્યા છે તેથી આ દરેક ડેટા માટે આ નવા મધ્યમ સાથેના તમે આ અંતરની ગણતરી કરો છો અને ફરીથી તે જ લૉજિકનો ઉપયોગ કરીને જુઓ કે શું અંતર 1 નાનું છે અથવા અંતર 2 નાનું છે અને તેના આધારે તમે આ ગ્રુપ આપી શકો છો હવે જો આપણે નોંધ્યું કે આ કરવાથી ત્યાં કોઈ અસાઇનમેન્ટ રીઅસાઇનમેન્ટ થયું નથી તેથી ગ્રુપ 1 માં જે નમૂનાઓ હતા તે ગ્રુપ 1 માં રહ્યા અને જે નમૂનાઓ ગ્રુપ 2 છે તે ફરીથી ગ્રુપ 2 માં રહ્યા તેથી જો તમે ફરીથી કોઈ મધ્યમની ગણતરી કરો તો મધ્યમ બદલાયો નથી કારણ કે પોઇન્ટ બદલાયો નથી તેથી આ પછી પણ મધ્યમ સમાન હશે તેથી જો તમે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરતા રહો તો ક્યારેય કોઈ ફરીથી અસાઇનમેન્ટ નહીં થાય તેથી આ ક્લસ્ટરીંગ પ્રક્રિયા પૂરી થાય છે હવે જો એવું થયું હોય કે આ નવા મધ્યમને કારણે ચાલો આપણે ઉદાહરણ તરીકે કહીએ જો આ ગ્રુપ 2 માં ગયો હોત અને ચાલો આપણે આ કહીએ અને આ ગ્રુપ 1 માં ગયો હોત તો તેને અનુરૂપ તમારે ગ્રુપ 1 માંના બધા પોઇન્ટ્સ એકત્રિત કરવા પડશે અને નવા મધ્યમની ગણતરી કરવી પડે અને ગ્રુપ 2 માંના બધા પોઇન્ટ એકત્રિત કરી અને નવા સરેરાશની ગણતરી કરવી પડશે અને તે પછી આ પ્રક્રિયા ફરીથી કરો અને તમે આ પ્રક્રિયા ચાલુ રાખો કે જ્યાં સુધી મધ્યમફેરફાર નજીવા અથવા ફરીથી રીઅસાઇનમેન્ટ ન થાય ત્યાં સુધી તેથી આ બેમાંથી એક વસ્તુ થાય તો પછી તમે પ્રક્રિયા રોકી શકો છો તો આ એક ખૂબ જ સરળ તકનીક છે હવે તમે નોંધ્યું છે કે આ તકનીક ખૂબ જ સરળતાથી અમલમાં મૂકી શકાય તેવી છે જો કે ડેટાની પરિમાણતાને કોઈ ફરક પડતો નથી પછી તમારી પાસે 20 વેરીએબલો હોય 30 વેરીએબલો હોય તો પ્રક્રિયા તે જ રહે છે એકમાત્ર વસ્તુ એ છે કે આપણે ડેટામાં કેટલા ક્લસ્ટરો છે તેનો ઉલ્લેખ કરવો પડશે અને એ પણ યાદ રાખજો કે આ એક અનસુપરવાઈસ્ડ લર્નિંગ છે તેથી આપણે મૂળરૂપે કોઈ લેબલ્સ જાણતા નથી પરંતુ આ પ્રક્રિયાના અંતે ઓછામાં ઓછું આપણે જે કર્યું છે તે છે આપણે આ ડેટાને ક્લાસ અથવા ગ્રુપમાં વર્ગીકૃત કર્યા છે હવે જો તમને આગળના વિશ્લેષણ દ્વારા આ ગ્રુપ વિશે કંઇક વિશિષ્ટ લાગે તો પછી તમે મૂળભૂત રીતે આ ગ્રુપ અને વ્યાપક કેટેગરીઓને લેબલ કરી શકશો જો તે શક્ય ન હોય તો ઓછામાં ઓછા અંતરના દૃષ્ટિકોણથી તમે જાણો છો કે આ બંને સિસ્ટમના દૃષ્ટિકોણથી અલગ વર્તન હોઈ શકે છે તેથી એન્જિનિયરિંગના દૃષ્ટિકોણથી આવું કંઈક કેમ મહત્ત્વનું હશે જો તમને ઘણા બધા વેરિએબલ ટેમ્પરેચર્સ પ્રેશર્સ કોન્સેનટ્રેશન્સ અને વગેરેનો ડેટા આપવામાં આવે છે તો પછી તમે આ ડેટા પર સંપૂર્ણ રીતે ક્લસ્ટરીંગ અલ્ગોરિધમને ચલાવી શકો છો અને પછી હું કહી શકું છું કે આ ડેટાના બે ક્લસ્ટરો છે પછી એન્જિનિયર પૂછી શકે તેવો એક કુદરતી પ્રશ્ન છે કે પ્રક્રિયા સ્થિર છે કે નહીં તે હું બધા ડેટા પોઇન્ટ્સ એકજેવા હોવાની અપેક્ષા કરું છું પરંતુ એવું લાગે છે કે બન્ને ડેટાના બે અલગ ગ્રુપો છે કાં તો નોર્મલ પરંતુ ત્યાં આ બે અલગ ગ્રુપ હોવાના કેટલાક કારણો છે અથવા એક કદાચ નોર્મલ છે અને એક ખરેખર નોર્મલ નથી તો પછી તમે ખરેખર આ બંનેની તપાસ પર જઈ શકો છો કે કયું ગ્રુપ નોર્મલ છે ક્યું નોર્મલ નથી અને વગેરે તેથી તે અર્થમાં આના જેવા અલ્ગોરિધમ તમને કોઈપણ એનોટેશન વિના ફક્ત રો ડેટા સાથે કામ કરવાની તક આપે છે મારો અહીં એનોટેશનનો અર્થ એ છે કે તે ડેટાના લેબલિંગની બાબતમાં વધુ કોઈ માહિતી વગર છે અને પછી આ ડેટાને કેવી રીતે ગોઠવી શકાય છે તે વિશે કેટલાક નિર્ણયો લેવાનું શરૂ કરીએ અને તમે આ મલ્ટિ ડાયમેન્શનલ ડેટાને જોઈ શકો છો અને પછી ક્લસ્ટર્સની મહત્તમ સંખ્યા શું છે તે જુઓ કદાચ આ મલ્ટિ ડાયમેન્શનલ ડેટામાં 5 ગ્રુપો છે જે ફક્ત એક્સેલ શીટ જોઈને શોધવાનું અશક્ય હશે પરંતુ એકવાર તમે આની જેમ અલ્ગોરિધમ કરો પછી તે કદાચ આને 5 અથવા 6 અથવા 7 ગ્રુપમાં ગોઠવે છે જે તમને જવાની અને આ ગ્રુપનો અર્થ પ્રક્રિયા ના સંદર્ભમાં શું હોઈ શકે છે તે વિશે વધુ તપાસ કરવાની મંજૂરી આપે છે તેથી તે અર્થમાં તે એક મહત્વપૂર્ણ અલ્ગોરિધમ છે હવે આપણે ક્લસ્ટરોની સંખ્યા શોધવા વિશે વાત કરતા રહ્યા હમણાં સુધી મેં કહ્યું હતું કે તમે કેટલા ક્લસ્ટરો જોવા માંગો છો તે તમે અલ્ગોરિધમને જણાવવા દો પરંતુ ત્યાં એક એલ્બો પદ્ધતિ કહેવાતી કંઈક છે જ્યાં તમે જુદા જુદા સંખ્યાબંધ ક્લસ્ટરોના ક્લસ્ટરિંગના પરિણામો જુઓ છો અને તે ક્લસ્ટરોની મહત્તમ સંખ્યા શોધવા માટે ગ્રાફનો ઉપયોગ કરો છો તેથી આને એલ્બો પદ્ધતિ કહેવામાં આવે છે અને તમે ઉદાહરણમાં આની સાબિતી જોશો આ લેકચર પછી કેસ સ્ટડી હશે તમે જોશો કે આ પ્લોટ કેવો દેખાય છે અને તમે ઉપયોગમાં લેવાતા ક્લસ્ટરોની મહત્તમ સંખ્યા વિશે તમે કેવી રીતે નિર્ણય લઈ શકો છો તેથી મૂળભૂત રીતે આ અભિગમ વિવિધતાની ટકાવારી ક્લસ્ટરોની સંખ્યાના ફંક્શન તરીકે સમજાવવામાં આવી છે પરંતુ તે ખૂબ લાક્ષણિક દેખાવવાળા પ્લોટ્સ છે અને તમે તે જોઈ શકો છો અને પછી ક્લસ્ટરોની શ્રેષ્ઠ સંખ્યા શું છે તે બહાર લાવી શકશો તેથી મેં સમજાવ્યું કે કેવી રીતે અનસુપરવાઇસ્ડ ફેશનમાં તમે ખરેખર ડેટામાંથી સમજણનો પ્રારંભ કરી શકો છો એંજિનીયર્સ માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર છે કારણ કે આ પ્રકારનો ડેટા ફક્ત ડેટાના આધારે પ્રથમ લેવલના વર્ગીકરણને મંજૂરી આપે છે અને પછી એકવાર તે થઈ જાય પછી કોઈ તેમના ડોમેન નોલેજથી આ ક્લાસને સમજી શકે છે અને પછી જુઓ કે કોઈ નિર્ણયો કરી શકે છે કે કેમ કે મીન્સના કેટલાક ગેરફાયદા છે કે જેનો ઉલ્લેખ કરવા માંગુ છું અલ્ગોરિધમનો તમે ઉપયોગ કરો છો તે પ્રારંભિક અનુમાન માટે તદ્દન સંવેદનશીલ હોઈ શકે છે તે કેમ હશે તે જોવાનું ખૂબ જ સરળ છે તેથી ચાલો હું તમને એક ખૂબ સરળ ઉદાહરણ બતાવીશ તો ચાલો કહી શકીએ કે મારી પાસે આની જેમ ડેટા છે તેથી જો હું મારું અહીં ક્લસ્ટર પોઇન્ટ પ્રારંભિક ક્લસ્ટર પોઇન્ટ શરૂ કરું છું અને અહીં તમે અલ્ગોરિધમ દ્વારા સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ બધા ડેટા પોઇન્ટ આની નજીક હશે તેથી આ બધાને આ ગ્રુપને આપવામાં આવશે અને આ તમામ ડેટા પોઇન્ટ્સ આની નજીક છે તેથી તેઓને આ ગ્રુપને આપવામાં આવશે પછી તમે સરેરાશની ગણતરી કરી શકશો અને એકવાર સરેરાશ ગણતરી કરવામાં આવશે ત્યારપછી ક્યારેય રીઅસાઇનમેન્ટ શક્ય નહીં હોય તો પછી તમે સ્પષ્ટ રીતે આ બે ક્લસ્ટરો ખૂબ જ સારી રીતે જુદા પાડ્યા છે તેમ છતાં જો ફક્ત આ પોઈન્ટ માટે ધારો કે હું ઉદાહરણ તરીકે આ બે ક્લસ્ટર સેન્ટર્સ શરૂ કરું છું એક અહીં અને એક અહીં ક્યાંક પછી શું બનશે કે જ્યારે તમે અંતરની ગણતરી કરશો આ ક્લસ્ટર અને આ બધા ડેટા પોઇન્ટ અને આ ક્લસ્ટર સેન્ટર અને આ બધા ડેટા પોઇન્ટ્સ વચ્ચેનું ત્યારે એવું બનશે કે આ બધા ડેટા પોઇન્ટ્સ આની નજીક જઈ રહ્યાં છે અને આ બધા ડેટા પોઇન્ટ્સ આ પોઈન્ટ કરતા આની નજીક જતા હશે તેથી ક્લસ્ટરીંગ ગણતરીઓના પ્રથમ રાઉન્ડ પછી તમે જોશો કે સેન્ટર કદાચ દૂર પણ થશે નહીં કારણ કે આનો મીન અને આ સેન્ટર માં ક્યાંક હશે તેથી આ ક્યારેય દૂર થશે નહીં પરંતુ અલ્ગોરિધમ કહેશે કે આ તમામ ડેટા પોઇન્ટ આ સેન્ટરના છે અને આ સેન્ટર માં તેના માટે ક્યારેય કોઈ ડેટા પોઇન્ટ નહીં હોય તેથી આ ખૂબ જનજીવો કેસ છે પરંતુ તે હજી પણ પોઈન્ટ બનાવે છે કે જો તમે તમારા ક્લસ્ટર સેન્ટર્સ કેવી રીતે શરૂ કરો તેના આધારે તમે સમાન અલ્ગોરિધમનો ઉપયોગ કરો છો તો તમે વિવિધ પરિણામો મેળવી શકો છો તેથી તમે આવી પરિસ્થિતિઓને ટાળવાનું પસંદ કરો છો અને આ ખરેખર સરળ પરિસ્થિતિઓ છે કે જેને તમે ટાળી શકો છો પરંતુ જ્યારે તમારી પાસે મલ્ટી ડાઈમેન્સનલ ડેટા અને ઘણાં બધા ડેટા હોય અને જેને મેં અહીં બતાવ્યા મુજબ તમે કલ્પના કરી શકતા નથી ત્યારે તે તારણ આપે છે કે ખરેખર તે જોવું જોઈએ કે તે સ્પષ્ટ નથી કે શરૂઆતમાં તમારે કેવી રીતે કરવું જોઈએ તેથી આ સમસ્યા હલ કરવાની ઘણી રીતો છે પરંતુ કઈક તે ધ્યાનમાં રાખવાનું છે તેથી દરેક વખતે જ્યારે તમે અલ્ગોરિધમને ચલાવો જો પ્રારંભિક અનુમાન અલગ હોય તો તમે તમારા પરિણામોમાં ઓછામાં ઓછા નાના તફાવત મેળવશો અને બીજી મહત્વની બાબત જુઓ કે હું આ ડેટા ને કેવી રીતે પ્લોટ કરું છું સામાન્ય રીતે હું આ ડેટા ને પ્લોટ કરું છું જેથી તમે જાણી શકો કે ક્લસ્ટરો સામાન્ય ગોળાકાર છે પરંતુ ચાલો આપણે કહીએ કે જો મારી પાસે આના જેવા ડેટા છે જ્યાં તમે જાણો છો કે આ બધા એક ક્લાસના છે અને આ બધા બીજા ક્લાસના છે હવે કે મીન્સ ક્લસ્ટરીંગમાં આ પ્રકારના ડેટા સાથે મુશ્કેલી હોઈ શકે છે જો તમે આ ક્લાસની અંદરના ડેટા પર નજર નાખો તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ એકદમ દૂર હોવા છતાં તે એક જ ક્લાસમાં છે જ્યારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આ પોઈન્ટ કરતાં આ પોઈન્ટ નજીક હોઈ શકે છે તેથી જો તમે અનસુપરવાઈઝડ ફેશનમાં જો તમે કે મીન્સ ક્લસ્ટરીંગને આના પર કામ કરવા માટે કહો છો તો તમે ક્યાંથી શરૂ કરો છો તેના પર આધાર રાખે અને તમને વિવિધ પરિણામો મળી શકે છે તેથી ઉદાહરણ તરીકે જો તમે 3 ક્લસ્ટરોથી પ્રારંભ કરો છો તો કેટલાક કિસ્સાઓમાં તમને આના જેવા 3 ક્લસ્ટરો મળશે તેથી જો ડેટાની નીચે ખરેખર જુદી જુદી ગોઠવણી કરવામાં આવે છે અને જો આ વાસ્તવિકતામાં બે જુદા જુદા ક્લાસમાં થાય છે જ્યારે તમે કે મીનસ ક્લસ્ટરીંગ અલ્ગોરિધમને ચલાવો ત્યારે અનસુપરવાઈઝડ ફેશનમાં તમે કહી શકો છો કે આ બધું એક ક્લાસનું છે આ બધું બીજા ક્લાસ સાથે સંકળાયેલ છે અને આ બધું બીજા ક્લાસનું છે અને વગેરે તેથી આ પ્રકારના મુદ્દાઓ હોઈ શકે છે ખરેખર મેં પહેલાં કહ્યું તે મુજબ ત્યાં અન્ય ક્લસ્ટરીંગ એલ્ગોરિધમ છે જે આ રીતે ગોઠવાયેલા ડેટાને સરળતાથી હેન્ડલ કરશે પરંતુ જો તમે કે મીન્સ વિશે વિચારતા હોય તો આ વિશે વિચારવાની કેટલીક બાબતો છે તેથી આ સાથે આપણે એન્જીનીયર્સ માટે ડેટા સાયન્સ પરના આ કોર્સના થિયરી ભાગના તારણ પર પહોંચીએ છીએ ત્યાં વધુ એક લેક્ચર હશે જે કેસ સ્ટડી પર કે મીન્સ ના ઉપયોગને દર્શાવશે તે સાથે આપણે જે વસ્તુ ને સમાવવા ની ઈચ્છા રાખી હતી તે આવરી લેવાઇ છે હું આશા રાખું છું કે આ કોર્સ તમારા માટે ઉપયોગી હતો આપણે આ ડેટા સાયન્સ તકનીકોને પસંદ કરવાનો પ્રયાસ કર્યો જેથી કરીને તમે જે વસ્તુઓ વિશે વિચારો છો તેનાથી તમને વધુ સારો અનુભવ મળે અને ખરેખર કેટલીક તકનીકોનો પણ તમે ઉપયોગ કરી શકો છો પરંતુ વધુ મહત્ત્વની અમારી આશા એ રહી છે કે અમે ડેટા સાયન્સ ના આ ક્ષેત્રમાં તમારી રુચિ વધારી દીધી છે અને તમે જોઈ શકો છો કે મશીન લર્નિંગ એલ્ગોરિધમ વગેરે વિશે જ્યારે કોઈ વિચારે છે ત્યારે વિચારવા માટે ઘણા રસપ્રદ પાસાં છે અને આ કોર્સથી આશા છે કે ડેટા સાયન્સ વિશે તમારે જે પ્રકારની વિચારસરણી અને યોગ્યતા હશે તે માટે તમને સારો અનુભવ મળ્યો હશે અને ગાણિતિક પાયા કે જે ખૂબ મહત્ત્વપૂર્ણ બનવા જઈ રહ્યા છે કેમ કે તમે કાં તો તમારા પોતાના દ્વારા અથવા આ ઉપલબ્ધ કોર્સ દ્વારા વધુ આધુનિક અને જટિલ મશીન લર્નિંગ તકનીકો શીખવાનો પ્રયત્ન કરો છો